તેથી ડિઝાઈન સ્ટાઈલ સાથે ચાલુ રાખો અને છેલ્લા લેક્ચર માં આપણે FPGAs પર નજર નાખી હતી તેથી તેઓ કેવી રીતે કામ કરે છે તે શું છે અને આ VLSI ડિઝાઇન સ્ટાઈલના ભાગ બે માં આ લેક્ચરમાં આ પેટાવિષય તેથી આપણે કેટલીક અન્ય ડિઝાઇન સ્ટાઈલ જોઈશું શરૂ કરવા માટે આપણે ગેટ એરે જોઈશું ગેટ એરે FPGAs થી થોડા અલગ છે આ અર્થમાં કે તે FPGA પછી આવે છે તમે જુઓ આપણે FPGA પર પાછા આવીએ અને જોઈએ કે તે શું હતું FPGA એક પ્રકારની ડિઝાઇન સુવિધા હતી જે આપણને પૂરી પાડવામાં આવે છે જેનો ઉપયોગ કરીને તમે ખૂબ જ ઝડપથી ડિઝાઇન બનાવી શકો છો પરંતુ નીચેની બાજુ એ હતી કે આપણે યાદ કરીએ છીએ તે તમામ લોજિક LUTs નો ઉપયોગ કરીને અમલમાં મૂકવામાં આવ્યા હતા જે વચ્ચેની સ્ટેટિક મેમરી સિવાય બીજું કંઈ નથી LUT ને SRAM નો ઉપયોગ કરીને અમલમાં મૂકવામાં આવે છે તેથી સ્વાભાવિક રીતે તેઓ લોજિક ગેટનો ઉપયોગ કરીને અમલમાં મૂકાયેલા કેટલાક લોજિક જેટલા ઝડપી હોઈ શકતા નથી તેથી કામગીરીની ગતિના સંદર્ભમાં FPGAs ધીમા હશે હવે અહીં જ્યારે તમે ગેટ એરે અથવા GA નામની આ બીજી ટેકનોલોજી વિશે વાત કરી રહ્યા છો ત્યારે ગેટ એરે FPGA કરતાં થોડો ઓછો પરિવર્તનક્ષમ હશે પરંતુ તેની ઝડપ થોડી વધારે હશે તેથી આ બધા ડિઝાઇન પ્રદર્શન વિકલ્પ વિનિમય છે તેથી તે અર્થમાં આપણે કહીએ છીએ કે પ્રોટોટાઇપિંગ ની ઝડપના સંદર્ભમાં ગેટ એરે શબ્દમાં FPGA પછી આવે છે તે અર્થમાં કે તે સહેજ ધીમા છે મુખ્ય તફાવત એ છે કે હાર્ડવેર પર ડિઝાઇનને અમલમાં મૂકવા માટે FPGA માટે તમે તેને તમારી લેબ માં કરી શકો છો તમે તેને યુઝર પ્રોગ્રામિંગ સાથે કરી શકો છો તેથી જો તમારી પાસે CAD સાધન ઉપલબ્ધ છે તો તમે તે જાતે કરી શકો છો પરંતુ ગેટ એરે તે રીતે કરી શકાતા નથી તેને પૂર્ણ કરવા માટે તમારે ફેબ્રિકેશન સુવિધાને તમારી ઈન્ફોર્મેશન અથવા વિનંતી મોકલવી પડશે પરંતુ તમે પ્રશ્ન પૂછી શકો છો કે જો મારે તેને ફેબ્રિકેશનની સુવિધા સાથે મોકલવી પડશે તો પછી આ ગેટ એરે રાખવાનો શું ફાયદો છે શા માટે આપણે વધુ પરંપરાગત ASIC ચિપ ડિઝાઇન અને વિકાસ કરતા નથી અને તેને ફેબ્રિકેશન સુવિધાને મોકલીએ છીએ હવે આપણે ગેટ એરેનો મૂળભૂત સિદ્ધાંત જોઈશું જે રીતે તે બનાવેલ છે તે જે રીતે કામ કરે છે શરૂઆતથી એક પ્રકારની ફિલોસોફી ની IC ડિઝાઇન કરવાની સરખામણીમાં કુલ ખર્ચ ઘણો ઓછો થઈ જાય છે ચાલો જોઈએ કે તે કેવી રીતે થાય છે ગેટ એરેને બે પગલાંની ઉત્પાદન પ્રક્રિયાની જરૂર છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે બે પગલાં એવા છે કે પહેલું પગલું ડિઝાઇન સ્વતંત્ર છે અને બીજું પગલું કસ્ટમાઇઝેશન જેવું છે આ ડિઝાઇન આધારિત છે જેમ કે હું આના પર આવીશ તેથી મારો કહેવાનો મતલબ એ છે કે ધારો કે પાંચ લોકો સંસ્થાઓ અથવા ગ્રાહકો છે ત્યાં પાંચ ગ્રાહકો છે જેઓ GA અથવા ગેટ એરેનો ઉપયોગ કરીને તેમની ડિઝાઇન બનાવવા માંગે છે તેથી ઉત્પાદન પ્રક્રિયા જેમ મેં કહ્યું તેમ બે પગલાંનો સમાવેશ કરે છે પ્રથમ ડિઝાઇનથી સ્વતંત્ર છે તેથી પ્રથમ પગલાંની કિંમત આ પાંચ ગ્રાહકો દ્વારા વહેંચી શકાય છે તેથી ગ્રાહક દીઠ ખર્ચ ઘણો ઓછો થઈ જાય છે અને હકીકતમાં ફેબ્રિકેશનનું આ પ્રથમ પગલું વધુ જટિલ પગલું અથવા વધુ ખર્ચાળ પગલું છે જે ખર્ચની દ્રષ્ટિએ વહેંચાયેલું છે પરંતુ એકવાર આ પહેલું પગલું પૂર્ણ થઈ જાય પછી બીજા પગલાંમાં આપણે ગ્રાહકો પાસેથી આ ચોક્કસ વિનંતી લઈએ છીએ અને આપણે ગ્રાહકોની વિનંતી અનુસાર આપણા IC અથવા ચિપને કસ્ટમાઇઝ કરીએ છીએ તેથી બીજું પગલું ગ્રાહક દીઠ હશે જે ગ્રાહકો માટે વિશિષ્ટ હશે તેથી તમે જોઈ શકો છો કે તમારો ખર્ચ ઘટક વિભાજિત અથવા ઘટે છે ફરીથી સ્લાઇડ પર પાછા આવીએ છીએ પ્રથમ તબક્કો જેનરિક માસ્ક તરીકે ઓળખાતી વસ્તુ પર આધારિત છે પ્રથમ તબક્કાને જેનેરિક માસ્ક કહેવામાં આવે છે એટલે કે આપણે ફેબ્રિકેશન કરતા માસ્કના સમૂહનો ઉપયોગ કરીએ છીએ જેનો ઉપયોગ કરીને તમે ચિપ પર કેટલાક ટ્રાન્ઝિસ્ટર બનાવો છો મોટી સંખ્યામાં લાખો ટ્રાન્ઝિસ્ટર પરંતુ ટ્રાન્ઝિસ્ટર એકબીજા સાથે જોડાયેલા નથી તમે તેમને એકબીજા સાથે જોડતા નથી માત્ર ટ્રાન્ઝિસ્ટરને એકાંતમાં એક અલગ રીતે બનાવો છો બીજા ભાગમાં જ્યાં તમારી પાસે એક ડિઝાઇન અમલમાં મૂકવાની છે તમે ખરેખર તમારી ડિઝાઇન બનાવવા માટે આંતરજોડાણ પૂર્ણ કરો છો આ મૂળ વિચાર છે તેથી પ્રથમ પગલું તમે મોટી સંખ્યામાં ટ્રાન્ઝિસ્ટર બનાવો છો જે જોડાયેલા નથી બીજા પગલાંમાં તમે પૂરી પાડવામાં આવેલ ડિઝાઇનના આધારે ટ્રાન્ઝિસ્ટરનું જોડાણ આંતરજોડાણ પૂર્ણ કરો તો આકૃતિની રીતે હું સંક્ષિપ્તમાં આ રીતે બતાવી રહ્યો છું આ પહેલું પગલું છે જ્યાં તમે મોટી સંખ્યામાં ટ્રાન્ઝિસ્ટર બનાવો છો હવે આ ટ્રાન્ઝિસ્ટર જ્યારે તમે બનાવતા હોવ ત્યારે આને ક્યારેક ડીપ પ્રોસેસિંગ સ્ટેપ્સ કહેવામાં આવે છે કારણ કે તમારે ઓક્સાઇડ લેયર ડિફ્યુઝન પોલિસીલિકોન ઓક્સાઇડ પછી ફરીથી અને ફક્ત ગેટ માટે તમારે એક અલગતાની જરૂર છે તેથી ફેબ્રિકેશનના સ્તરોની સંખ્યા જરૂરી છે જે આ પગલાંની કિંમતમાં વધારો કરે છે તેથી આ પગલાં માટે તમે એક સેટ અપ સ્ટાન્ડર્ડ માસ્ક નો ઉપયોગ કરો છો જે તમામ ડિઝાઇન માટે સમાન હશે અને તમે વેફર્સ બનાવો છો મોટી સંખ્યામાં વેફર્સ જે સામાન્ય છે તેઓ કોઈપણ ગ્રાહક દ્વારા ઉપયોગ કરી શકાય છે હવે બીજા પગલાંમાં તમે ગ્રાહકો પાસેથી આ ચોક્કસ વિનંતી લો છો તમે કસ્ટમ માસ્ક બનાવો છો અને તમે માત્ર મેટલાઇઝેશન બનાવો છો આંતરજોડાણ પૂર્ણ કરવા માટે તમે પહેલેથી જ બનાવેલા ટ્રાન્ઝિસ્ટરની ટોચ પર ફક્ત મેટલ સ્તરો જ બનાવશો તેથી આ રીતે આ બે પગલાંનું ઉત્પાદન કાર્ય કરે છે તેથી દેખીતી રીતે ગેટ એરે માટે ચિપનો ઉપયોગ વધારે છે કારણ કે GA માં તમારી પાસે ટ્રાન્ઝિસ્ટર છે અને ટ્રાન્ઝિસ્ટર તમે કોઈપણ રીતે ઉપયોગ કરી શકો છો પરંતુ FPGA માં તમને યાદ છે તો આ CLB ની અંદર તમારી પાસે ઘણી બધી બિનજરૂરી વસ્તુઓ છે તમારે હંમેશા જરૂર નથી ઘણા મલ્ટિપ્લેક્સર ફ્લિપ ફ્લોપ છે તમારે ઘણી વખત તે બધાની જરૂર હોતી નથી તેમાંના ઘણાની પરંતુ GA માં એવું નથી જ્યારે તમને જરૂર હોય ત્યારે તમે કોઈપણ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરી શકો છો અને દેખીતી રીતે ચિપની ઝડપ વધારે છે કારણ કે તમે ક્યાંય પણ સ્ટેટિક RAMનો ઉપયોગ કરી રહ્યાં નથી તે ફક્ત ટ્રાન્ઝિસ્ટર છે જે જોડાયેલા છે અને લાક્ષણિક ગેટ એરે ચિપ કદમાં ખૂબ મોટી હોઈ શકે છે સારું હવે ચાલો આપણે ડિઝાઇન સ્ટાઈલ પર આવીએ જે કદાચ આજે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે જ્યારે આપણે IC બનાવવા વિશે વાત કરીએ છીએ તેથી આ સ્ટાન્ડર્ડ સેલ ડિઝાઇન સૌથી પ્રચલિત ડિઝાઇન સ્ટાઈલમાંની એક છે એક અર્થમાં તમે આધુનિક દિવસની જટિલતાનો સામનો કરવા અને તેને હેન્ડલ કરવા માટે જુઓ છો તો કોઈ પણ ચિપને શરૂઆતથી ડિઝાઇન કરતું નથી ડિઝાઇન પુનઃઉપયોગનો ખ્યાલ છે તેથી હવે લોકો ટેકનોલોજી લાઇબ્રેરી તરીકે ઓળખાતું કંઈક બનાવવા વિશે વાત કરે છે જ્યાં મેં પહેલેથી જ ખૂબ કાર્યક્ષમ રીતે કેટલીક નાની પ્રમાણભૂત ડિઝાઇન બનાવી છે મેં તેમના માટે ખૂબ જ કોમ્પેક્ટ લેઆઉટ બનાવ્યું છે અને મેં તેમને લાઇબ્રેરીમાં સંગ્રહિત કર્યા છે ચાલો ઉદાહરણ તરીકે કહીએ ત્રણ ઇનપુટ NAND ગેટ તેથી મારી ડિઝાઇનમાં જ્યારે પણ મને ત્રણ ઇનપુટ NANDની જરૂર હોય ત્યારે હું તેને લાઇબ્રેરીમાંથી જ પસંદ કરું છું હું તેને મારા લેઆઉટમાં મૂકું છું મને ઇનપુટ NANDની જરૂર છે મેં તેને ફરીથી લાઇબ્રેરીમાંથી ઉપાડ્યું અને મેં તેને મારી ડિઝાઇનમાં મૂક્યું આ કહેવાતી સેમી કસ્ટમ ડિઝાઇન સ્ટાઈલ પાછળનો ખ્યાલ છે તેથી સ્ટાન્ડર્ડ સેલ અથવા સેમી કસ્ટમ ડિઝાઇન સ્ટાઈલ આ એક ડિઝાઇન સ્ટાઈલ છે જ્યાં તમામ માસ્ક બનાવવાના હોય છે કારણ કે ફેબ્રિકેશનનો ખર્ચ તમારે જ ઉઠાવવો પડે છે તેથી તેનો અર્થ એ છે કે તમે ડિઝાઇનર છો તમે ફેબ્રિકેશન કરવા માંગો છો તેથી ફેબ્રિકેશનનો સંપૂર્ણ ખર્ચ તમારે ઉઠાવવો પડશે તેથી મૂળભૂત વિચાર જેમ કે મેં ઉલ્લેખ કર્યો છે કે તમે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા લોજિક સેલ વિકસાવો અને તેમને કહેવાતા સેલ લાઇબ્રેરીમાં સંગ્રહિત કરો એક લાક્ષણિક સેલ લાઇબ્રેરીમાં થોડાક સો સેલ હોઈ શકે છે તેમાંના કેટલાક બતાવવામાં આવ્યા છે કેટલાક કે જે મૂળભૂત ગેટ મલ્ટિપ્લેક્સર ફ્લિપ ફ્લોપ્સ ફુલ એડર કહે છે આ પ્રકારના સરળ બ્લોક્સ સેલ લાઇબ્રેરીમાં સંગ્રહિત થાય છે તેના સંદર્ભમાં તમે ઉચ્ચતમ ઓપ્ટિમાઇઝ્ડ લેઆઉટ કહી શકો છો કેટલાક અવરોધો છે જેના વિશે આપણે વાત કરીશું તેથી આ મૂળ વિચાર છે પરંતુ મેં કહ્યું તેમ સેલ ને લગતી કેટલીક મર્યાદાઓ છે દરેક સેલની ઊંચાઈ સમાન હોવી જોઈએ બધા સેલ તેમની ઊંચાઈ સમાન નિશ્ચિત ઊંચાઈ હોવી જોઈએ શા માટે જો આ સેલ નિશ્ચિત ઊંચાઈ ધરાવે છે તો તમે તેમને બાજુ બાજુમાં મૂકી શકો છો અને તેમને એકસાથે જોડી શકો છો આ ફાયદો છે તમારા VDD અને ગ્રાઉન્ડ લાઇન સાથે તમે કહી શકો છો સમાન હોરિઝોન્ટલ કન્ફિગ્યુરેશન માં ચાલી રહ્યું છે તેની સાથે સેલની ઊંચાઈ સમાન છે જેથી કરીને જો તમે તેમને બાજુ બાજુમાં મૂકો તો VDD અને ગ્રાઉન્ડ લાઇન પણ જોડાઈ જશે આ એક ફાયદો અથવા એક લક્ષણ છે તેથી આ રો અને આંતરજોડાણ સાથે સેલના સ્વયંસંચાલિત પ્લેસમેન્ટ ને મંજૂરી આપે છે તેથી મેં કહ્યું તેમ રો બનાવવા માટે સેલની સંખ્યાને એકસાથે મૂકી શકાય છે પાવર અને ગ્રાઉન્ડ રેલ સામાન્ય રીતે સેલ ની ઉપર અને નીચેની સીમાઓને સમાંતર ચાલે છે પડોશી સેલ સામાન્ય પાવર અને ગ્રાઉન્ડ બસ વહેંચે છે અને ઇનપુટ અને આઉટપુટ પિન સેલની ઉપર અને નીચેની સીમાઓ પર સ્થિત છે તો મારો કહેવાનો મતલબ એ છે કે ચાલો હું તમને એક વાર બતાવું ધારો કે આ એક સ્ટાન્ડર્ડ સેલ છે હું માત્ર એક બોક્સ તરીકે લેઆઉટ બતાવી રહ્યો છું ચાલો કહીએ કે આ બે ઇનપુટ NAND ને અનુરૂપ છે તેથી ત્યાં કેટલીક વર્ટીકલ લાઈનઓ હશે જે બે ઇનપુટ્સ A અને B ને રજૂ કરશે અને બીજી વર્ટીકલ લાઈન હશે જે આઉટપુટનું રજૂ કરશે ચાલો કહીએ f એટલું જ નહીં મેં કહ્યું તેમ પાવર સપ્લાય VDD માટે એક નિશ્ચિત ટ્રેક અને ગ્રાઉન્ડ માટે બીજો નિશ્ચિત ટ્રેક હશે તેથી જો તમે કેટલાક અન્ય પ્રમાણભૂત સેલ જુઓ તો કદાચ અન્ય કાર્યક્ષમતા તેથી આ પણ ખૂબ સમાન દેખાશે અને VDD અને ગ્રાઉન્ડ લાઇન બરાબર સમાન હોરિઝોન્ટલ સ્થિતિમાં સમાન રીતે ચાલશે જેથી કરીને જો તમે તેમને એકસાથે મૂકો તેમને એકબીજાની નજીક લાવો આ VDD અને ગ્રાઉન્ડ લાઇન એકબીજાને સ્પર્શ કરશે આ મુખ્ય ફાયદો છે તેથી જો તમને રો ની જરૂર હોય તો તમે ખરેખર આ બધા પ્રમાણભૂત સેલ ને બાજુ બાજુમાં મૂકી શકો છો જેથી VDD અને ગ્રાઉન્ડ લાઇન્સ આપમેળે એકબીજાને સ્પર્શ કરશે તેથી તેઓ ત્યાંથી પાવર કનેક્શન મેળવશે તો અહીં કેટલાક ઉદાહરણ બતાવવામાં આવ્યા છે આ બે ઇનપુટ NAND ત્યારબાદ NOT ઇન્વર્ટર નો લેઆઉટ ડાયગ્રામ છે આ બે ઇનપુટ NAND ની CMOS ડિઝાઇન છે આ લાલ લાઈનઓ પોલિસિલિકોન લાઈનઓ છે જે ઇનપુટ્સ a અને b ને ફીડ કરે છે અને અહીં આ લાલ લાઇન આ NOT ગેટનું ઇનપુટ છે જે આ પ્રથમ NAND ગેટના આઉટપુટમાંથી લેવામાં આવ્યું છે અને આનું આઉટપુટ આ વર્ટીકલ લાઈન f પર ઉપલબ્ધ છે તેથી આ એક સેલનું ઉદાહરણ છે જ્યાં એક NAND ગેટ અને ઇન્વર્ટર એક પછી એક જોડાયેલા છે તેથી સમૂહ તરીકે આ પ્રમાણભૂત સેલ નિશ્ચિત ઊંચાઈના હોઈ શકે છે પરંતુ તેમની જટિલતાને આધારે વિવિધ પહોળાઈના હોઈ શકે છે અને તેઓ VDD અને ગ્રાઉન્ડ સાથે જોડાયેલા છે તેઓ એકસાથે જોડાય છે હવે જ્યારે તમે પ્રમાણભૂત સેલ ડિઝાઇન માટે ફ્લોર પ્લાનિંગ વિશે વાત કરો છો તો IO ફ્રેમ ની અંદર મારો કહેવાનો અર્થ એ છે કે તમારી પાસે કુલ ચિપ ક્ષેત્ર છે તેથી આ પ્રમાણભૂત સેલ ને બાજુ દ્વારા જોડી શકાય છે તેથી તમે તેમને સંખ્યાબંધ રો માં સરળતાથી જોડી શકો છો ત્યાં રો ની સંખ્યા હશે જેમાં પ્રમાણભૂત સેલ મૂકી શકાય છે અને તેની વચ્ચે થોડી જગ્યા હશે જેનો ઉપયોગ વધુ આંતરજોડાણો માટે કરી શકાય છે ચાલો જોઈએ કે મારી પાસે અહીં કેવી રીતે ડાયગ્રામ છે આ ડાયગ્રામ પ્રમાણભૂત સેલની એક રો દર્શાવે છે આ બીજી રો છે આ ત્રીજી રો છે અને કેટલાક આંતરજોડાણ આ રીતે બતાવવામાં આવ્યા છે જ્યારે તમે આંતરજોડાણ કરો છો ત્યારે જુઓ કારણ કે તમે જોઈ શકો છો કે આ બે અલગ અલગ રંગો તરીકે દર્શાવવામાં આવ્યા છે જેનો અર્થ છે કે હોરિઝોન્ટલ અને વર્ટીકલ લાઈનઓ બે અલગ અલગ સ્તરો પર છે તેથી જ્યારે તમે તેમને જોડવા માંગો છો ત્યારે તમે એક ભાગને એક સ્તર પર અને એક ભાગને બીજા સ્તર પર ચલાવો છો જેથી આ અન્ય જોડાણ કે જે સાથે સાથે જઈ રહ્યું છે તે છેદાય નહીં તેથી તમે અહીં જુઓ છો કે તમારી પાસે અહીંથી અહીં એક જોડાણ છે અને અહીંથી અહીં બીજું જોડાણ છે પરંતુ અહીં કોઈ આંતરજોડાણ નથી કોઈ ક્રોસ જોડાણ નથી કારણ કે તે બે અલગ અલગ સ્તરો પર ચાલી રહ્યા છે વાદળી અને જાંબલી અને માત્ર બીજી વસ્તુ તમે જોશો કે તમારી પાસે આ પ્રમાણભૂત સેલ આના જેવા છે અને આ જગ્યા જેની વચ્ચે છે તમે તેને આંતરજોડાણ રાઉટિંગ માટે છોડી રહ્યા છો તેથી અહીં એક વાત સાચી છે કે જો તમે આ રીતે કરો છો તો એવી પરિસ્થિતિ આવી શકે છે કે તમારે અહીંથી કોઈ પોઇન્ટ ને જોડવા માટે અહીં કોઈ પોઇન્ટ કહો ચાલો કહીએ કે તમે અહીંથી અહીં જોડવા માંગો છો તો તમે કેવી રીતે જોડાણ કરશો કારણ કે તમે જુઓ છો ચાલો હું તેને અહીં બતાવું તો મારો કહેવાનો અર્થ એ છે કે તમારી પાસે અહીં સેલની એક રો છે તમારી પાસે અહીં સેલની એક રો છે તમારી પાસે અહીં સેલની એક રો છે તો આ સેલ તમે અહીં એક પછી એક મૂકી રહ્યા છો અહીં પણ તમે સેલ મૂકી રહ્યા છો અહીં પણ તમે સેલ મૂકી રહ્યા છો હવે ધારો કે મારે અહીં એક પોઇન્ટને અહીંના પોઇન્ટ સાથે જોડવાની જરૂર છે તો હું કેવી રીતે જોડી શકું મારી પાસે અહીંથી અહીં સુધી જવાનો કોઈ પાથ નથી મારી પાસે અહીંથી અહીં અથવા અહીંથી અહીં જવાનો પાથ છે તેથી આ કિસ્સામાં હું જે કરું છું તે એ છે કે હું કેટલાક વિશિષ્ટ પ્રમાણભૂત સેલનો ઉપયોગ કરું છું જેને ફીડ થ્રુ સેલ કહેવામાં આવે છે ફીડ થ્રુ સેલ એ કંઈ નથી માત્ર તેઓ વર્ટિકલ જોડાણને ટેકો આપે છે બીજું કંઈ નથી કોઈ લોજિક નથી તેથી જો તમે આ જોડાણ કરવા માંગતા હોવ તો તમે શું કરો છો કેટલાક ફક્ત બે જુદા જુદા રંગોનો ઉપયોગ કરીને બતાવીને તમે આના જેવું જોડાણ કરો છો અને અહીંથી તમે આના જેવું બીજું જોડાણ કરો છો આને ફીડ થ્રુ સેલ કહેવામાં આવે છે તેથી અહીં જ્યારે પણ જરૂર પડે તમે આ ફીડ થ્રુ સેલને તમારી ડિઝાઇનમાં તમારા સેલમાં સમાવી શકો છો જેથી તમે જરૂર મુજબ ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર સુધી કેટલાક વાયર લઈ શકો તો ચાલો આપણે વધુ જટિલ ડિઝાઇન જોઈએ સ્ટાન્ડર્ડ સેલ લેઆઉટ સામાન્ય રીતે કેવું દેખાય છે તેથી તમે જોઈ શકો છો કે અહીં સેલ મૂકવામાં આવ્યા છે અહીં સેલ મૂકવામાં આવ્યા છે અહીં સેલ મૂકવામાં આવ્યા છે અને તેની વચ્ચેની આ જગ્યાને ચેનલ કહેવામાં આવે છે આ ચેનલનો ઉપયોગ આંતરજોડાણ માટે થાય છે તમે જુઓ લાલ અને આ ગુલાબી વાયર બે અલગ અલગ સ્તરો પર બતાવવામાં આવ્યા છે તેઓ આંતરજોડાણ માટે વપરાય છે તેથી આ રીતે પ્રમાણભૂત સેલ લેઆઉટ કાર્ય કરે છે જો તમે કારણ જોશો કે આપણે ડિઝાઇન સ્ટાઈલઓની ચર્ચા કરી રહ્યા છીએ તો હવે પછીની આપણી ચર્ચા પર મોટી અસર પડશે જેમ કે તમે VLSI સર્કિટ માટે ફિઝીકલ ડિઝાઇનને લગતી પ્રથમ વસ્તુ જુઓ છો જે આપણે જોઈશું તે ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટ નામની પ્રક્રિયા છે પ્લેસમેન્ટનો અર્થ એ છે કે એક બ્લોક આપવામાં આવે છે જ્યાં ચિપમાં મારે બ્લોક મૂકવાનો હોય છે તમે જોશો કે જો તમે આ પ્રમાણભૂત સેલ ડિઝાઇન સ્ટાઈલને અનુસરી રહ્યાં છો તો તમારી પસંદગી ખૂબ મર્યાદિત છે તમારી પાસે પહેલેથી જ રો વ્યાખ્યાયિત છે તમે રો માંથી એકમાં બ્લોક મૂકી શકો છો પરંતુ જો તમારી પાસે આવા કોઈ પ્રતિબંધ નથી તો તમે કોઈપણ યામ પર ચિપ પર ગમે ત્યાં બ્લોક મૂકી શકો છો જે વધુ અપ્રતિબંધિત છે અને દેખીતી રીતે તે વધુ જટિલ હશે તેથી તે ખરેખર ડિઝાઇન સ્ટાઈલ પર આધાર રાખે છે કે તમારે ચોક્કસ પગલાંમાં ઘણો સમય પસાર કરવાની જરૂર છે અથવા તમારે તેની બિલકુલ જરૂર નથી સ્ટાન્ડર્ડ સેલમાં ફ્લોર પ્લાનિંગની જરૂર નથી ફક્ત પ્લેસમેન્ટ કંઈક મૂકવું ફ્લોર પ્લાનિંગનો અર્થ એ છે કે હું તેને સિલિકોન ફ્લોર પર લગભગ ક્યાં મૂકીશ તે ફ્લોર પ્લાનિંગ છે તેથી પ્રમાણભૂત સેલ લેઆઉટ આ રીતે દેખાય છે તો ચાલો હવે આખરી ફુલ કસ્ટમ ડિઝાઇન પર આવીએ તેથી અહીં આપણે કહીએ છીએ કે આપણે દરેક વસ્તુને શરૂઆતથી ડિઝાઇન કરવા માંગીએ છીએ પરંતુ જેમ કે આજે મેં વ્યવહારમાં કહ્યું તેમ આપણે ખરેખર તે કરીએ છીએ કારણ કે તેના માટે ખૂબ જ ઊંચી કિંમત અને સમય સામેલ છે પરંતુ કોઈપણ રીતે ફુલ કસ્ટમનો અર્થ અપ્રતિબંધિત થઈ શકે છે હું ચિપ પર ગમે ત્યાં કંઈપણ મૂકી શકું છું પરંતુ હું એમ નથી કહેતો કે હું શરૂઆતથી બધું જ વિકસાવી રહ્યો છું ઉદાહરણ તરીકે મને જરૂર છે ચાલો કહીએ કે મને મારી ડિઝાઇનના ભાગ રૂપે મલ્ટીપ્લાયર ની જરૂર છે પરંતુ તમે પહેલેથી જ મલ્ટીપ્લાયર ડિઝાઇન કરી લીધું છે હું તમારી પાસેથી લઈ શકું છું તમારી પાસેથી ડિઝાઈન લઈ શકું છું અને એ જ ડિઝાઈન હું મારી ડિઝાઈનમાં મૂકી શકું છું હું આ રીતે ડિઝાઇનનો ફરીથી ઉપયોગ કરી શકું છું તેથી લોકો સામાન્ય રીતે આજે આ રીતે તેમની VLSI ચિપ બનાવે છે તેથી પ્રમાણભૂત સેલ આધારિત ડિઝાઇન જેમ મેં કહ્યું તેમ તેમને સેમી કસ્ટમ ડિઝાઇન કહેવામાં આવે છે કારણ કે સેલ પૂર્વ ડિઝાઇન કરેલા છે ગેટ મલ્ટિપ્લેક્સર ફ્લિપ ફ્લોપ્સ તે સમાન ઊંચાઈના છે અને તે બધા પૂર્વ ડિઝાઈન કરેલા છે પરંતુ ફુલ કસ્ટમ ડિઝાઇનમાં આપણે કહીએ છીએ કે આપણી પાસે બિલકુલ લાઇબ્રેરી નથી તેથી આપણે બધા બ્લોક્સ આપણી જાતે ડિઝાઇન કરવા પડી શકે છે આપણે તેને ગમે તે જગ્યાએ મૂકવા પડશે આપણી પાસે સંપૂર્ણ પરિવર્તનક્ષમતા છે પરંતુ દેખીતી રીતે આ સમગ્ર પરિવર્તનક્ષમતા માટે વિકાસ ખર્ચ પ્રતિબંધિત રીતે વધારે હોઈ શકે છે તમે એ હકીકત વિશે વિચારો છો કે આધુનિક VLSI ચિપમાં એક અબજથી વધુ ટ્રાન્ઝિસ્ટર હોઈ શકે છે તેને ફુલ કસ્ટમાઇઝ કરવું અથવા તેને હેન્ડલ કરવું લગભગ અશક્ય છે કારણ કે તમારી ડિઝાઇનને પૂર્ણ કરવા તમારા લેઆઉટને પૂર્ણ કરવા માટે ડિઝાઇન બનાવવામાં તમને વર્ષો લાગશે તેથી આ તમારા માટે ખૂબ જટિલ બની જશે તેથી મેં કહ્યું તેમ હું ભાર મૂકું છું ડિઝાઇન પુનઃઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત બની રહી છે તેથી જ્યારે પણ તમારી પાસે કોઈ ડિઝાઈન હોય જે અગાઉના કોઈ ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવી હોય તો તમે હંમેશા સમય બચાવવા માટે તેનો પુનઃઉપયોગ કરવાનો પ્રયાસ કરશો પરંતુ કંઈક એવું છે જે ત્યાં ન હતું તમારે કોઈપણ રીતે તેને શરૂઆતથી ડિઝાઇન કરવી પડશે તેથી એક પરંપરાગત ઉદાહરણ જ્યાં ફુલ કસ્ટમ ડિઝાઇનનો ઉપયોગ ખૂબ જ ધાર્મિક અને સખત રીતે કરવામાં આવે છે તે મેમરી સેલની ડિઝાઇનમાં છે કારણ કે મેમરી એ એક પ્રકારની ચિપ છે જ્યાં તમે ચિપની અંદર મહત્તમ સેલ અથવા બીટને પેક કરવાનો પ્રયાસ કરો છો તેથી ખૂબ જ કોમ્પેક્ટ અને શ્રેષ્ઠ લેઆઉટ અત્યંત મહત્વ ધરાવે છે અને મેમરીનો એક ફાયદો એ છે કે કારણ કે તે એક એરે તરીકે બનાવવામાં આવે છે એકવાર તમે સેલનું લેઆઉટ બનાવી લો તે પછી તમે ઘણી વખત તેની નકલ કરી શકો છો તેથી એવું નથી કે તમે શરૂઆતથી આખી ચિપનું લેઆઉટ બનાવી રહ્યા છો તમે સેલનું લેઆઉટ ડિઝાઇન કરી રહ્યાં છો તમે તેને ઘણી વખત નકલ કરી રહ્યા છો લાખો વખત અબજો વખત એવી રીતે તેથી મેમરી સેલ માટે તમે ખરેખર આ માટે જઈ શકો છો પરંતુ મેં કહ્યું તેમ લોજિક ચિપ ડિઝાઇન માટે જેથી તમે વિવિધ ડિઝાઇન સ્ટાઈલઓના સંયોજનનો ઉપયોગ કરી શકો અને તમે ડિઝાઇન પુનઃઉપયોગનો પણ ઉપયોગ કરી શકો લોજિક સેલ તમે ઉપયોગ કરી શકો છો અમુક ભાગ તમે પ્રમાણભૂત સેલનો ઉપયોગ કરી શકો છો અમુક ભાગ Refer Time 2457 તમે ઉપયોગ કરી શકો છો ડિઝાઇન પુનઃઉપયોગનો ઉપયોગ કરીને તમે બ્લોકનો સમાવેશ કરી શકો છોઆવી રીતે તેથી આ એક લાક્ષણિક આકૃતિ છે જે તમને જણાવશે કે ફુલ કસ્ટમ ડિઝાઇનનો આ ખ્યાલ શા માટે સારી રીતે કામ કરશે નહીં કારણ કે વાસ્તવિક ફુલ કસ્ટમ ડિઝાઇનમાં તેથી જ્યાં તેનો અર્થ એ છે કે બધું પરિવર્તનક્ષમ છે ભૂમિતિ આકારો અભિગમ પરિભ્રમણનો ખૂણો પ્લેસમેન્ટ દરેક સર્કિટ બ્લોકના દરેક ટ્રાન્ઝિસ્ટરની જગ્યા વ્યક્તિગત રીતે કરી શકાય છે કે કેમ ડિઝાઇનની ઉત્પાદકતા અત્યંત ઓછી હોઈ શકે છે તેથી આ સરેરાશ આંકડો હતો જે ડિઝાઇનર દીઠ દરરોજ 10 થી 20 ટ્રાન્ઝિસ્ટર ટાંકવામાં આવે છે તેથી મોટી ડિઝાઇન માટે આ પ્રકારની ફુલ ક્સ્ટમ ડિઝાઇન માટે જવું વ્યવહારીક રીતે શક્ય ન પણ હોય તેથી જ્યારે તમે કેટલીક ચિપ ડિઝાઇન કરો છો ત્યારે તમે જુઓ છો કે જે આપણે લાખોમાં વેચવા સિવાય ઉદાહરણ તરીકે પ્રોસેસર ચિપ જે ઇન્ટેલ પેન્ટિયમ્સ મલ્ટીકોર ચિપ CPU ચિપનું ઉત્પાદન કરે છે ત્યાં તેઓ વધુ સારી વધુ ઝડપી વધુ ઓપ્ટિમાઇઝ એવી ચિપ બનાવવા માટે ઘણો વધુ સમય અને મહેનત ખર્ચી શકે છે પરંતુ અન્ય કિસ્સાઓમાં જ્યાં આપણે અપેક્ષા રાખીએ છીએ કે બજારમાં બે 1000 અથવા 10000 ચિપ વેચશું તે કસરત કરવી અથવા પસાર થવું એ પીડા અથવા પ્રયત્નો માટે યોગ્ય નથી તેથી જેમ મેં ડિજિટલ VLSI ડિઝાઇનમાં કહ્યું તેમ ફુલ કસ્ટમ ડિઝાઇન ખૂબ જ ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે મેં ઉલ્લેખ કર્યો છે તે અપવાદો ઉચ્ચ પરિમાણ ઉત્પાદનોની ડિઝાઇન છે જેમ કે ઉચ્ચ પ્રદર્શન માઇક્રોપ્રોસેસર જે પુષ્કળ પ્રમાણમાં વેચાય તેવી અપેક્ષા છે મેમરી ચિપ અને અલબત્ત FPGA ચિપ જે ખૂબ મોટી સંખ્યામાં વેચાય છે તે અહીં છે જ્યાં અમુક પ્રકારની ફુલ કસ્ટમ ડિઝાઇન અથવા ફુલ કસ્ટમ અને સેમી કસ્ટમના કેટલાક ઉચિત સંયોજનનો ઉપયોગ કરી શકાય છે તેથી એક સામાન્ય ફુલ કસ્ટમ લેઆઉટ આના જેવું દેખાઈ શકે છે તેથી તમે જુઓ કે તમારી પાસે વિવિધ આકારો અને કદના વિવિધ બ્લોક્સ છે કેટલાક લંબચોરસ છે કેટલાક લાંબા છે કેટલાક પાતળા છે તેથી અહીં તમે જોઈ શકો છો કે તમે આ પ્રમાણભૂત સેલ પ્રકારના ડિઝાઇન સિદ્ધાંતને અનુસરી શકતા નથી તમારે આ બ્લોકને સિલિકોન ફ્લોર પર વ્યક્તિગત રીતે મૂકવો પડશે તેથી મૂક્યા પછી તેમને યોગ્ય રીતે એકબીજા સાથે જોડવા પડશે તેથી સમગ્ર સિદ્ધાંત ડિઝાઇનની સંપૂર્ણ ફિલોસોફી અહીં અલગ છે આપણે તેને અલગ રીતે કરવાનું છે તેથી ડિઝાઇન સ્ટાઈલઓ વચ્ચે ઝડપી સરખામણી કરવા માટે આપણે આ પરિમાણો સામે FPGA ગેટ એરે સ્ટાન્ડર્ડ સેલ અને ફુલ કસ્ટમની તુલના કરી રહ્યા છીએ સેલનું કદ FPGA માટે આપણી પાસે CLB છે તે નિશ્ચિત છે ગેટ એરે માટે તે ટ્રાન્ઝિસ્ટર અથવા ગેટ છે જે નિશ્ચિત છે પ્રમાણભૂત સેલ સેલનું કદ બદલાઈ શકે છે પરંતુ તેમની ઊંચાઈ નિશ્ચિત છે પરંતુ ફુલ કસ્ટમ માટે તે સંપૂર્ણપણે પરિવર્તનશીલ છે સંપૂર્ણપણે પરિવર્તનક્ષમ છે સેલ પ્રકાર FPGA માટે તમારી પાસે આ CLB છે જેને પ્રોગ્રામ કરી શકાય છે ગેટ એરે માટે તે ટ્રાન્ઝિસ્ટર અથવા ગેટ છે જે નિશ્ચિત છે પ્રમાણભૂત સેલ માટે તમે લાઇબ્રેરીમાંથી કોઈપણ સેલમાં મૂકી શકો છો ફુલ કસ્ટમ પણ તમે કંઈપણ વેરિએબલ મૂકી શકો છો સેલ પ્લેસમેન્ટ FPGA ગેટ એરે તમારી પાસે કોઈ વિકલ્પ નથી તેઓ પહેલેથી જ પ્રિ ફેબ્રિકેટેડ છે તેઓ નિશ્ચિત છે પ્રમાણભૂત સેલમાં તમે સેલને ફક્ત રો માં મૂકી શકો છો પરંતુ ફુલ કસ્ટમમાં તમે તેને ગમે ત્યાં મૂકી શકો છો ઇન્ટરકનેક્ટ્સ માટે FPGA તે પ્રોગ્રામેબલ સ્વિચ મેટ્રિક્સ છે જેને તમે પ્રોગ્રામ કરી શકો છો ગેટ એરે તમારે આંતરજોડાણ પૂર્ણ કરવું પડશે આ વેરિએબલ છે સ્ટાન્ડર્ડ સેલ ફુલ કસ્ટમ તેઓ પણ વેરિએબલ છે અને દેખીતી રીતે ડિઝાઇન સમય મુજબ FPGA સૌથી ઝડપી છે તે મિનિટથી એક કલાક લાગી શકે છે લેબમાં હોઈ શકે છે ગેટ એરે પ્રમાણમાં ઝડપી છે પ્રમાણભૂત સેલ મધ્યમ છે ફુલ કસ્ટમ ધીમું છે જુઓ મધ્યમ એટલે તમારે 6 મહિનાથી 12 મહિનાનો ટર્નઅરાઉન્ડ ટાઇમ જોઈએ છે જેને આપણે મધ્યમ કહીએ છીએ પરંતુ ફુલ કસ્ટમ સંપૂર્ણ ડિઝાઇનને વધુ સમયની જરૂર પડશે તો આ સાથે આપણે ચોથા લેક્ચરના અંતમાં આવીએ છીએ હવે આગામી બે લેક્ચરોમાં આપણે કેટલાક સંક્ષિપ્ત નિરીક્ષણ જોઈશું VLSI ફિઝીકલ ડિઝાઈન સાઈકલના વિવિધ પગલાં વિશેનો અર્થ છે જે આ કોર્સ માં આગામી મોડ્યુલો માં આવરી લેવામાં આવશે